એનિમલ સેલ કલ્ચર અથવા સેલ કલ્ચર ટેકનોલોજીમાં લેક્ચર શ્રેણીમાં આપનું સ્વાગત છે તેથી આપણે ત્રીજા સપ્તાહમાં છીએ અને અમે ત્રીજા સપ્તાહના પ્રથમ 3 લેક્ચર પૂરા કર્યા છે તેથી આજે આપણે ચોથા વ્યાખ્યાનમાં પ્રવેશ કરી રહ્યા છીએ તેથી હમણાં સુધી જો તમે તેને જુઓ આપણે ખાસ કરીને તમામ સુવિધાની શક્યતાઓ પર વિસ્તૃત રીતે વાત કરી છે હું કેટલીક બાબતો ચૂકી ગયો હોઈશ તેથી મહેરબાની કરીને કોઇ સંકોચ વગર તમે વસ્તુઓના લેઆઉટમાં ઉમેરો કરો છો પરંતુ હું માનું છું કે મેં તેમાંના મોટા ભાગને આવરી લીધું છે કે આધુનિક સેલ કલ્ચર સુવિધાઓમાં ભવિષ્યમાં વસ્તુઓ વધુ ચિપ પર માઇક્રો ફેબ્રિકેશન લેબ તરફ આગળ વધે ત્યાં સુધી શું જરૂરી છે તેથી તે અભ્યાસક્રમના અડધા ભાગ પછી એક વિભાગ છે અમે તમને અમુક વિભાગના વર્ગોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે વસ્તુઓ કેવી રીતે બદલાઈ રહી છે તે કેવી રીતે ઇન્ક્યુબેટર્સ અને લેમિનાર ફ્લો હૂડ્સનું નાનું સંસ્કરણ છે અને બજારમાં આવી રહી છે તે તમામ પ્રકારની વસ્તુઓ તમે જાણો છો કે ત્યાં સમગ્ર વિશ્વમાં ઘણી બધી RNDS ચાલી રહી છે તેથી આજે તમે લેબને કેવી રીતે સેટ કરી શકો છો તેની સંપૂર્ણ માહિતી આપ્યા પછી આ વર્ચ્યુઅલ લેબ પછી આપણે શું કરીશું જ્યાં આપણે રકાબીઓ અથવા સંસ્કૃતિના વાસણો અને સંસ્કૃતિની CDs વિશે વાત કરીશું અને તમારે પૂર્વજરૂરીયાતો શું છે અને તમારા સંશોધનની ઝડપી કામગીરી માટે તમારે કયા પગલાં લેવા પડશે તે ધ્યાનમાં રાખવું જોઈએ તેથી આપણે સેલ કલ્ચરનું થોડુંક કામ કર્યું છે અથવા બાયો એન્જિનિયરિંગ અથવા બાયોલોજી અથવા કેમિકલ એન્જિનિયરિંગ લેબ અથવા મટીરિયલ સાયન્સ લેબમાં કામ કર્યું છે જ્યાં જીવવિજ્ઞાનનું થોડું કામ કર્યું છે તમે તેને પાત્રોનું અમુક સ્વરૂપ જોયું હશે જેને તેઓ T 70 અને T 20 પ્રવાહ તે રીતે કહે છે તેથી ફક્ત તમને એક ઓવર વ્યૂ આપવા માટે કે શું તમે પાત્રોના વિવિધ આકારો જોયા હશે તો ચાલો આપણે આજનો લેક્ચર શરૂ કરીએ આપણે ત્રીજા અઠવાડિયામાં અને લેક્ચર 4માં છીએ હવે કેટલીક રકાબીઓ તમે 15 mm ની આ પ્રકારની રકાબીઓ જોઈ હશે જે પોલીકાર્બોનેટની ખૂબ જ પાતળી પારદર્શક રકાબીઓ તમારી પાસે હોવી જોઈએ આ જોયું તમારી પાસે એક કેપ છે તમારી પાસે પરિમાણ અને ઉંચાઈ 15 centimeter ની આસપાસ હશે ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો હું તમને આના જેવું ચોક્કસ કંઈક કહી શકું નહીં જેમ કે આની જેમ ઉંચાઈ શું એક આંક હશે તેથી તમે તેને આની જેમ બોલાવી શકો છો અને તમારી પાસે પ્રકાશ છે હવે તમે શું કરો છો જેથી કોષ અહીં વૃદ્ધિ કરે છે અને તમે તેને ઓછું ભરો છો તેમાંથી તમે ઘણું ઓછું ભરી શકતા નથી કારણ કે તમે નથી ઈચ્છતા કે કોષો એવી રીતે ડૂબી જાય કે તેઓ ઓક્સિજનથી વંચિત રહે તો હવે આ એક પ્રકારની રકાબીઓ છે જે તમે જોઈ હશે તો પછી તમે 90 mm ની રકાબીઓ જોઈ હશે આ 15 mm ની રકાબીઓ છે પછી તમારી પાસે 90 mm ની રકાબીઓ છે જે આના જેવી થોડી મોટી છે પછી તમારી પાસે t 20 ફ્લાસ્ક છે તમે આ ફ્લાસ્ક જોયું જ હશે જે ફ્લાસ્કની બાજુના દૃશ્યથી દેખાય છે આ અને કોષો અહીં વધે છે અને ફરી આ રીતે તમે માધ્યમ ભરો છો અને આ ફ્લાસ્ક વિવિધ કદમાં આવે છે ત્યાં આ ફ્લાસ્કનું એક મોટું સંસ્કરણ આ જ રીતે આ પ્રકારની રકાબીઓનું એક મોટું સંસ્કરણ અને ફ્લાસ્કનું નાનું સંસ્કરણ ખૂબ જ જૂની પાઠ્યપુસ્તકમાં કેટલાકનો ઉલ્લેખ કર્યો હોય પરંતુ આવી વસ્તુઓ હવે અસ્તિત્વમાં નથી અથવા મોટાભાગની લેબ હવે તે કરતી નથી જે મેરીલેન્ડ ખાતે યુનાઇટેડ સ્ટેટ્સમાં નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થમાં ખૂબ જ શરૂઆતના દિવસોમાં અનુસરવામાં આવ્યું હતું તેથી અમારી પાસે આ ખૂબ જ રસપ્રદ ખ્યાલ છે કે તેઓ આ પોલીકાર્બોનેટની જગ્યાએ કાચના જેવી સામગ્રીનો ઉપયોગ કરે છે તમે તેમને ખૂબ જ પાતળા કાચ બનાવી શકો છો કારણ કે આમાંથી કેટલાક કાચથી બનેલા હોવાના કારણ બરાબર હતા જે મેં ખૂબ જ તાજેતરના અગાઉના વર્ગોમાં ઉલ્લેખ કર્યો છે મેં તમને કહ્યું હતું કે જ્યારે તમે માઇક્રોસ્કોપ ન્યુમેરીકલ એપરેટર ઓફ ધ ઓબજેક્ટીવ સાથે કલ્પના કરી રહ્યા હો ત્યારે સામગ્રીની જાડાઈના આંકડાકીય છિદ્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી અગાઉ જ્યારે પોલીકાર્બોનેટ માટે વાપરી શકાય તેવા ઘણા ઓબજેક્ટીવ ન હતા તેઓ ત્યારબાદ ત્યાં વચ્ચે કંઈક આ કાચની સામગ્રીનો ઉપયોગ કરે છે અને આવે છે તેથી આ કાચ હતો અને આ બધા પોલીકાર્બોનેટ PCM હતા તેને ફક્ત PC દ્વારા બદલો તે વચ્ચે કંઈક એવું હતું જે વધુ મનોરંજક છે તેથી આ બે પાસે આ પ્રકારની પોલીકાર્બોનેટ સામગ્રી છે અને તે નાનું હોવું જોઈએ કાચની આવરણ કાપલી મૂકવા માટે આના તળિયે અને તેની ટોચ છિદ્ર છે તેથી અનિવાર્યપણે મોટાભાગના કોષની વૃદ્ધિ તે ગ્લાસ કવર સ્લિપની ટોચ પર થઈ રહી હતી અને માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને તેને કલ્પના કરવામાં મદદ કરવા માટે કટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કારણ કે તે કટ સંપૂર્ણ ક્ષેત્ર દૃશ્ય મેળવવા માટે પૂરતો સારો હતો અથવા તે તમારા જેવા મોટા કાપવા માટે હતો ઉદાહરણ તરીકે જુઓ આ કટ અને આ મોટું કટ તેથી જો તમે વધુ કે ઓછા પ્રકારની રકાબીઓ કહો કે જે તમને કોઈપણ સેલ કલ્ચર લેબમાં મળશે પરંતુ અહીં જે મહત્વનું છે તે આના સંકેતોનો બીજો ભાગ છે જ્યાં આપણે વ્યવહાર કરવા જઈ રહ્યા છીએ અને એક વધુ વસ્તુ તમે જોશો કે લોકો આ રકાબીઓના આધાર પર સીધા કાચના કવર સ્લિપ પર કોષો ઉગાડી શકે છે તેથી તમારી પાસે વિવિધ પરિમાણોની ગ્લાસ કવર સ્લિપ છે તમે ખૂબ જ પાતળા ગ્લાસ કવર સ્લિપ આપી શકો છો જે ખૂબ જ યોગ્ય સબસ્ટ્રેટ છે અને તમે ગ્લાસ કવર સ્લિપ્સની ટોચ પર કોષો ઉગાડી શકો છો અને એ જ રીતે તમારી પાસે ગ્લાસની 15 mm રકાબી અથવા 20 mm રકાબી છે અને તમારી પાસે આ t 20 t 80 ફ્લાસ્ક છે હવે પ્રથમ વસ્તુ તમે કયા પ્રકારની રકાબીઓનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો તે સમજવા માટે તમારા માટે શું મહત્વનું છે તેથી આ સમસ્યાને ઉકેલવા માટે બે અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે તમારે પ્રથમ પ્રશ્ન સેલ પ્રકાર પૂછવો પડશે કોષના પ્રકારનો અર્થ એ છે કે આપણે વળગી રહેલા કોષો અથવા બિન પાલન કરનારા કોષો વિશે વાત કરી રહ્યા છીએ ઉદાહરણ તરીકે જુઓ મારી પાસે આના જેવું પાત્ર છે અને મારી પાસે માધ્યમ ભરેલું છે અને મારી પાસે આ કોષો છે તેથી તેઓ સસ્પેન્શન પર વધી રહ્યા છે જેથી તે સસ્પેન્શન કલ્ચર કહેવાય છે જો સસ્પેન્શન કલ્ચર છે તે ખરેખર કોઈ વાંધો નથી કારણ કે તેને વધવા માટે કોઈ પણ પ્રકારના બેઝ મેટ્રિક્સની જરૂર નથી તે બેઝ મેટ્રિક્સથી સ્વતંત્ર છે હવે આ તબક્કે આપણે આ વિશે વાત કરી રહ્યા નથી કારણ કે જેની સાથે આપણે વ્યવહાર કરીએ છીએ તે કોષોનું એક અલગ કારણ છે જો આપણે વળગી રહેલા કોષો વિશે વાત કરીએ જેને બેઝ મેટ્રિક્સની જરૂર હોય અને આ બેઝ મેટ્રિક્સનો અર્થ વધારાના સેલ્યુલર મેટ્રિક્સ અથવા ECM થાય છે તેથી જો તમારા કોષના પ્રકારને ECM ની જરૂર હોય તો તમારે આની આજુબાજુનો માર્ગ શોધ વો પડશે કે ACM પરમાણુઓ કયા છે જેની જરૂર પડશે કારણ કે અહીં ફરીથી બે વિકલ્પો છે હું વિગતોમાં પહોંચું તે પહેલા અમને જણાવો કે કાં તો તમારા વળગી રહેલા કોષો સીધા પોલીકાર્બોનેટ પર વધશે અથવા સીધા કાચની કવર સ્લિપ પર અથવા સીધા ક્યાંક અન્ય કોષો હોય તેના પર વધશે તેથી તે જે રીતે કાર્ય કરે છે તે ખૂબ જ સરળ રીતે હું તમને કહીશ તેથી ઉદાહરણ તરીકે ચાલો રંગ કરીએ છીએ તેથી આ તે કોષો છે જે તમારે તેને ભજ વ વા જોઈએ હવે તમે આ માત્ર 1000 કોષો જેને સબસ્ટ્રેટ પર ભજ વ વા જઈ રહ્યા છો તેથી અહીં તમારું સબસ્ટ્રેટ છે અથવા આ તે રકાબી છે જ્યાં તમે તેને કોષો ભજ વ વા જઈ રહ્યા છો તો શું થશે તમે માધ્યમની ખૂબ ઓછી રકમ સાથે શું કરો છો તેથી તમે જાણો છો કે તમે આ કોષોને મંજૂરી આપો છો તમે આ કોશિકાઓ આ ક્લચર રકાબી પર ભજવી છે ક્લચર રકાબીના આધાર પર તમારી પાસે થોડુંક માધ્યમ છે બરાબર તે ખૂબ ઓછા પ્રકારનું નિર્માણ કરશે તેનું લેયર વર્ક અને કોષો તેના પર આ રીતે ફરશે અને બીજું માઇક્રોસ્કોપ જોશે આધારને સપાટીની સમાંતર 180 ડિગ્રી પર કોષો કેટલી આશ્ચર્યજનક રીતે ફરતા હશે તેઓ કદાચ ઘણા જોવાનો પ્રયત્ન કરે છે તેથી તમે જાણો છો કે બંને બાજુથી હવે તેને ન કરવું જોઈએ આ સમય T 0 છે અને ખરેખર તમે કોષો આના જેવા દેખાતા હોવ ત્યાં બાજુની ગતિશીલતા છે જે ઝડપથી કેવી રીતે ધીમી ગતિએ થઈ રહી છે તેના પર આધાર રાખે છે કે કેવી રીતે નરમાશથી અથવા તેને પ્લેટિંગ કરવું પરંતુ જે તમે બધી દિશાઓ જાણો છો તે ચોક્કસ દિશામાં ગતિશીલતા હશે તેઓ પાસે હશે અને છેવટે તમે તેમને માઇક્રોસ્કોપમાં જોવા માટે રમુજી થશો આખરે તેઓ અમુક સમયે સ્થાયી થયા હવે સૌપ્રથમ આ કોષોને હું લાલ રંગથી રજૂ કરું છું તેથી ઉદાહરણ તરીકે જુઓ કે મારી ધારણા એ છે કે કોષો પોલિકાર્બોનેટ અથવા સ્લેશ કાચની સપાટીને વળગી રહેશે અથવા જોડશે જે ફક્ત ત્યારે જ થઈ શકે છે જ્યારે સપાટી પર આ કોષો હોય તેમની પાસે અમુક પ્રકારનો ચાર્જ છે જે કદાચ પોઝિટીવ કે નેગેટીવ ચાર્જ જુઓ ઉદાહરણ તરીકે પાસે પોલીકાર્બોનેટ અથવા તમે જે કાચ ધરાવો છો તેની સપાટી પર કોઈ પ્રકારનો પોઝિટીવ ચાર્જ છે અને નેગેટીવ ચાર્જ છે તેથી દરેક સામગ્રી તેના પર ચોક્કસ ડિગ્રી ચાર્જ ધરાવે છે પરંતુ સપાટી પર તે ખૂબ જ સ્થિર ચાર્જ છે હવે કોષની સપાટીના પોઝિટીવ ચાર્જની ક્રિયાપ્રતિક્રિયા કંઈક આના જેવી છે તેથી અહીં તમે સપાટી પર કોષને પોઝિટીવ રીતે ચાર્જ કરો છો આ સકારાત્મક પર તમે આશ્ચર્ય પામી શકો છો કે તે ક્યાંથી આવી રહ્યું છેઆ બધા પોઝિટીવ ચાર્જ કરેલા આયન જે તેમના પર જડિત છે તેને અન્ય પ્રોટીન સર્વરની જેમ જુઓ તેથી માત્ર સમય માટે માની લો કે તેમાં ચોક્કસ વિસ્તાર પોઝિટીવ ચાર્જ પરમાણુ છે અથવા તમે ત્યાં બીજી રીતે ઘણા નેગેટીવ ચાર્જ તરીકે ધારી શકો છો તો પછી તમારે બીજી રીતે વિચારવું પડશે તેથી આ બિંદુએ હું માનું છું કે તમારી કોષની સપાટી પોઝિટીવ રીતે ચાર્જ થઈ છે જુઓ બિંદુ પોઝિટીવ નેગેટીવ છે તે માત્ર અમે કેટલાક બોલ આપીએ છીએ પરંતુ માત્ર એ પોઝિટિવ ચાર્જ કરે છે જે આકર્ષિત કરશે અને તમારી સપાટીને નેગેટીવ ચાર્જ કહ્યું છે તેથી આ આંશિક ચાર્જ વચ્ચે ઇલેક્ટ્રો સ્ટેટિક ક્રિયાપ્રતિક્રિયા થશે જે પ્રારંભિક રીતે આને કેવી રીતે મૂકવું તેની ખાતરી કરશે અને પ્રારંભિક સપ્તાહનું જોડાણ ત્યાં રચાય છે તે ખૂબ જ મજબૂત જોડાણ નહીં હોય ત્યાં તમને સહેજ પ્રવાહીતા જેવું કંઈક ખબર હશે પરંતુ તમે જાણો છો કે હું એવું નહીં કહીશ કે તે ખૂબ જ ઝડપથી વળગી રહેશે પરંતુ ત્યાં કંઈક હશે જે તમને જાતે જ ખબર હશે તેઓ આ રીતે હલતા હશે કે જે તમારા જેવા હશે આ ક્રિયાપ્રતિક્રિયાઓનો પહેલો સમૂહ હશે જે ક્રિયાપ્રતિક્રિયા પછી કંઈક બીજું થવાનું છે તે બીજું શું છે બીજું કંઈક આ ક્રિયાપ્રતિક્રિયાઓ પર છે જે આ કોષોએ ચોક્કસ પ્રોટીન અથવા ચોક્કસ મેટ્રિક્સ પરમાણુ સ્ત્રાવ કરવાનું શરૂ કર્યું જે હું ગુલાબી રંગ બતાવી રહ્યો છું તેને શેલ્ફ એક્સ્પ્લેન રી કહેવામાં આવે છે વધારાની સેલ્યુલર મેટ્રિક્સ સામગ્રી આ એવી સામગ્રી છે જે વિવિધ પ્રકારના પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ અને લાંબી સાંકળના પરમાણુઓની CDs છે જેનો નિયમ કંઈક આ પ્રકારનો છે ઉદાહરણ તરીકે જુઓ આ તમારો કોષ છે અને અહીં સબસ્ટ્રેટ છે અને અહીં તમારી સાથે ક્રિયાપ્રતિક્રિયાનો પ્રથમ સમૂહ છે પોઝિટીવ અને નેગેટીવ ચાર્જ સાથેનું સબસ્ટ્રેટ તે છે જ્યાં અમારી પાસે ક્રિયાપ્રતિક્રિયાનો પહેલો સમૂહ છે જે તમારા માટે જાણે છે કે તમે થોડા સમય માટે તે સ્થળે સ્થાયી થાઓ હવે કંઈક આના જેવી આ વધારાની સેલ્યુલર સામગ્રી છે તેથી તે સપાટી પર એન્કરિંગનો પ્રકાર છે આ એન્કરિંગ પરમાણુઓ છે તેના આધારે હું તમારી સમજણ માટે વિસ્તૃત જાણું છું અને આ એક પ્રયોગ ખૂબ જ રસપ્રદ રીતે છે જે મેં અહીં ક્યાંક કર્યું છે જો તમને યાદ હોય તો 2003 અથવા 2002 માં ક્યાંક મને યાદ છે કે 2001 હોઈ શકે છે કે અમે એક ખૂબ જ રમુજી પ્રયોગ કર્યો હતો જે કોષને આ રીતે પ્લેટેડ કરે છે તેથી અમે કોષને ઢોળ ચડાવ્યો અને 2 કલાક પછી પ્લેટિંગ કર્યા પછી ખૂબ જ ઘાતક બળ પદ્ધતિથી 6 કલાક કે 10 કલાક પછી અમે સપાટી પરથી કોષને દૂર કરીએ છીએ જે આપણે અવલોકન કરીએ છીએ અને સપાટી પરથી કોષ દૂર કર્યા તેથી જો તમે આ ચિત્ર જોશો તો અનિવાર્યપણે જણાશે અમારી પાસે શું બાકી છે તો આપણે કોષને તેની આસપાસના વાતાવરણને નષ્ટ કર્યા વિના સપાટી પરથી દૂર કરી શકો તેથી અમારી પાસે વધારાની સેલ્યુલર મેટ્રિક્સ છે જે કદાચ સપાટી પર જમા થાય છે હવે આ પરિસ્થિતિમાં જો તમારી પાસે એન્ટિબોડીઝ હોય તો ફરીથી આ વધારાનું સેલ્યુલર મેટ્રિક્સ પ્રોટીન છે તેથી જેઓ જાણતા નથી તેમના માટે હું એન્ટિબોડીઝની દ્રષ્ટિએ શું કહું છું એન્ટિબોડીઝ માત્ર કલ્પના છે મારી પાસે ચોક્કસ પરમાણુ છે ત્યાં એક જોડાણ છે જે તે પરમાણુ માટે ખૂબ જ વિશિષ્ટ છે તેથી તે તમારા માટે ખૂબ જ નબળું અને સમજણ માટે એન્ટિબાયોટિક તરીકે ઓળખાય છે જો મારી પાસે આની સામે એન્ટિબોડી હોય તો ABS પર મૂકવું તો પછી આપણે જે જોયું તે લગભગ આપણે કેટલા નીચા ગયા છીએ તેની અંદર છે મને લાગે છે કે આપણે 1 કલાક સુધી બધી રીતે જવાનું સંચાલન કરીશું તેથી પ્લેટિંગ કર્યા પછી તરત જ તમે બાહ્યકોષીય મેટ્રિક્સના નિશાન જોશો જે અન્યથા સપાટી પર જ્યારે પોલીકાર્બોનેટ સિવાય કંઈપણ હોય તો તેનો અર્થ એ કે ક્રિયાપ્રતિક્રિયાનો આ પહેલો સમૂહ છે જે અહીં પોઝિટીવ અને નેગેટીવ ટ્રિગર્સ વચ્ચે થઈ રહ્યો છે તે કોષના ન્યુક્લિયસને સંકેત આપે છે જ્યાં DNA બનાવે છે દોસ્ત મને આ એક્સ્ટ્રા સેલ્યુલર પ્રોટીનની જરૂર છે વધારાના સેલ્યુલર મેટ્રિક્સ પ્રોટીનનું સંશ્લેષણ કરવું અને મારી જાતને એન્કર કરવું કારણ કે હું અહીં સ્થાયી થવા માંગુ છું કારણ કે અમે હવે આ સપાટી સાથે કામ કરી રહ્યા છીએ તેથી આના જેવું કંઈક છે તેથી તેના વિશે વિચારો કે એક નાની ઇલેક્ટ્રોસ્ટેટિક ક્રિયાપ્રતિક્રિયા ખરેખર DNA ને પ્લેટોની ભૂમિકામાં ટ્રિગર કરી શકે છે અને તે સમગ્ર સમસ્યાને સપાટીના બાયોકેમિસ્ટ્રી અથવા સપાટી પર રહેલા સેલ્યુલર બાયોલોજી સર્ફેસ સેલ કેમેસ્ટ્રી અથવા સેલ બાયોલોજીના દ્રષ્ટિકોણથી જોવાની એક ખૂબ જ અનન્ય રીત શરૂ કરે છે આ શબ્દનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે અને આ એવી વસ્તુ છે જે આશ્ચર્ય પામી શકે તેવી ખૂબ જ નિર્ણાયક છે જ્યાંઆપણા શરીરમાં ચોક્કસ કોષો શા માટે છે તે સમજવા માટે આ બધું જવાનું છે અને હું કહું તે પહેલાં આ એક વધુ રસપ્રદ પાસું હોઈ શકે છે હવે આ પ્રકારના પરમાણુઓની બાહ્યકોષીય મેટ્રિક્સ ગુણવત્તા પર જથ્થાની દ્રષ્ટિએ સેલ પ્રકારથી આ પ્રકૃતિ જે રચાય છે તે સેલ પ્રકાર માટે અનન્ય છે તેનો અર્થ ઉદાહરણ તરીકે જુઓ જે હું ફક્ત તમારી સમજણ ખાતર કહું છું કે ત્યાં 5 અલગ અલગ પ્રકારના ECM સંકુલ છે જે હવેથી દરેક કોષના પ્રકાર માટે છે તે જરૂરી નથી કે તે બધા 5 પ્રકારોનો ઉપયોગ કરે કેટલાક 2 નો ઉપયોગ કરી શકે કેટલાક 1 3 તો કેટલાક 5 નો ઉપયોગ કરી શકે પરંતુ હવે જો ધારો કે તમારી પાસે એવી પરિસ્થિતિ છે કે જ્યાં 2 કોષો બધા 5 કે 2નો ઉપયોગ કરે છે તો તમે તફાવત કરી શકો છો કારણ કે તેઓ ભિન્ન રીતે ઉપયોગ કરી શકે છે તેઓ 2 3 4 5 ની સરખામણીમાં છુપાવી શકે છે તેઓ 1 4 5 ની સરખામણીમાં 2 અને 3 મોટા છુપાવી શકે છે તેથી તેઓ સંખ્યાબંધ સંયોજનો ધરાવી શકે છે પરંતુ વધારાના સેલ્યુલર મેટ્રિક્સ કોષ વિશિષ્ટ છે તે આપણને ખૂબ જ રસપ્રદ મુદ્દા પર લાવે છે કોષના પ્રકારને આધારે તેઓ બાહ્યકોષીય મેટ્રિક્સના તે અનન્ય સ્વરૂપને છૂપાવે છે પરંતુ હું આગળના વર્ગમાં આ વાર્તા ચાલુ રાખું તે પહેલાં તમે તેના પર વિચાર કરો તેનો અર્થ શું છે આ ક્રિયાપ્રતિક્રિયા હું અહીં બંધ કરીશ આભાર તમારો સાંભળવા બદલ આભાર આ આગળના વર્ગમાં ચાલુ રાખશું